તો આગળનું ઈન્ટરફેસ જે આપણે જોઈશું તે એનાલોગ ટુ ડિજીટલ કન્વર્ટર્સ અથવા ADC માટે છે તમે જાણો છો કે વાસ્તવિક દુનિયા પ્રકૃતિથી એનાલોગ છે જો કે આપણે માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર ની અંદર સિગ્નલ વેલ્યુઝ ડિજીટલ ટર્મ્સ માં મેળવવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે પ્રોસેસિંગ ડિજીટલ ટર્મ્સમાં કરીએ છીએ પરંતુ વાસ્તવિક દુનિયા એનાલોગ છે તેથી તમે પર્યાવરણમાંથી જે સિગ્નલ્સ મેળવો છો તે પ્રકૃતિમાં એનાલોગ હોય છે તેથી પ્રકૃતિમાંથી સિગ્નલમાંથી મૂલ્યો મેળવવા માટે આપણને કંઈક સુવિધાની જરૂર છે જેના દ્વારા આપણે તે મૂલ્યોને રીડ કરી શકીએ ઉદાહરણ તરીકે જો તમે રૂમનું તાપમાન રીડ કરી રહયા છો સંદર્ભ સમય 0050 પછી ભલે તે વોલ્ટેજમાં રૂપાંતરીત થાય તમને વોલ્ટેજીસ ની કન્ટીન્યુઅસ રેન્જ મળશે અથવા જો તમે સ્ટ્રેઇન ની ગતિ અથવા કન્વેયર બેલ્ટ ની ગતિનું નિરીક્ષણ કરી રહ્યાં હો તો તે પણ એક કન્ટીન્યુઅસ કવાન્ટીટી છે જે તમને મળી રહી છે પરંતુ કમનસીબે માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ પ્રકૃતિમાં ડિજીટલ હોય છે અને તેઓ આ એનાલોગ ડેટા સીધો પ્રોસેસ કરી શકતા નથી તેથી આ એનાલોગ ડેટાને ડિજીટલ વેલ્યુઝમાં રૂપાંતરીત કરવો જરૂરી છે તો આ ચિપ્સ દ્વારા કરવામાં આવે છે જે એનાલોગ ટુ ડિજીટલ કન્વર્ટર્સ અથવા ADC તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ ડેટા સંપાદન માટે થાય છે જે પર્યાવરણમાંથી ડેટા એકત્રિત કરવા માટે છે ટ્રાન્સડ્યુસર્સ નો ઉપયોગ કરીને ભૌતિક કવાન્ટીટીને ઈલેક્ટ્રીકલ સિગ્નલ માં રૂપાંતરીત કરવામાં આવે છે ટ્રાન્સડ્યુસર એક એવું ઉપકરણ હોય છે જેના દ્વારા તમે ભૌતિક ડેટાને ઈલેક્ટ્રીકલ સિગ્નલમાં રૂપાંતરીત કરી શકો છો ઉદાહરણ તરીકે LDR અથવા લાઈટ ડિપેન્ડેન્ટ રેઝિસ્ટર ખૂબ જ સરળ ટ્રાન્સડ્યુસર છે જો આપણે પ્રકાશને ડિટેક્ટ કરવા માંગતા હોય તો અહીં આનું માળખું આવું છે તો આ ફક્ત એક રેઝિસ્ટર છે પરંતુ આના રેઝિસ્ટન્સ નું મૂલ્ય તેના પર પડતા પ્રકાશ પર આધારિત છે તો એક લાક્ષણિક ડિઝાઇન એવી હોઈ શકે છે કે જ્યારે કોઈ પ્રકાશ પડતો ન હોય તો રેઝિસ્ટન્સ અનંત અથવા ખૂબ જ વધારે હોય છે અને જ્યારે તેના પર થોડો પ્રકાશ પડે છે ત્યારે રેઝિસ્ટન્સ ઘટશે તો તમારી પાસે આના જેવી ખૂબ જ સરળ ડિઝાઇન હોઈ શકે છે તો તમે અહીં એક રેઝિસ્ટન્સ મૂકો કરંટ લીમિટિંગ રેઝિસ્ટન્સ અને આ LDR છે આ સપ્લાય વોલ્ટેજ VCC સાથે જોડાયેલ છે આ ગ્રાઉન્ડ છે અને આ પોઇન્ટથી મને મૂલ્ય મળી રહ્યું છે પછી શું થશે કે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે રેઝિસ્ટન્સ ખૂબ વધારે હોય છે તો તમને અહીં લગભગ VCC જેટલા વોલ્ટેજ મળશે આ ઉપકરણમાંથી બહુ ઓછો કરંટ પસાર થશે તો તમને VCC ની આસપાસ વોલ્ટેજ મળશે પરંતુ જ્યારે તેના પર થોડો પ્રકાશ પડે છે ત્યારે તેનો રેઝિસ્ટન્સ ઘટશે અને પ્રકાશ કેટલો છે તેના આધારે આ રેઝિસ્ટન્સ બદલાશે તો જો હું મહત્તમ સંભાવના માટે જઉં તો આ રેઝિસ્ટન્સ 0 ની નજીક હશે પરિણામે આ પોઇન્ટ લગભગ ગ્રાઉન્ડ થઈ જશે તો તમને ત્યાં લગભગ 0 V મળશે તો આ સિસ્ટમ પર પડતા પ્રકાશ માટે રૂપાંતરીત ઈલેક્ટ્રીકલ સિગ્નલ છે તો આ રીતે આવા ઘણા ટ્રાન્સડ્યુસર્સ છે જેમ કે આપણી પાસે પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ છે પછી આપણી પાસે વિવિધ પ્રકારના સેન્સર્સ ગેસ સેન્સર્સ અને અન્ય સેન્સર્સ છે તો તે બધા ટ્રાન્સડ્યુસર્સ નામના શીર્ષક હેઠળ આવે છે હવે આ ટ્રાન્સડ્યુસર્સ લિનીયર હોઈ શકે છે અથવા આ ટ્રાન્સડ્યુસર્સ નોન લિનીયર હોઈ શકે છે લિનીયર ટ્રાન્સડ્યુસર્સ નો અર્થ એ છે કે આપણી પાસે જે એકસાઇટેશન છે એ તેને અનુરૂપ પ્રોડ્યુસ થતા ઈલેક્ટ્રીકલ સિગ્નલના પ્રમાણસર હોય છે તો આદર્શ રીતે આપણી પાસે આના જેવું વર્તન હોવું જોઈએ તો જો આ બાજુ એકસાઇટેશન હોય અને આ બાજુ કોઈ ઈલેક્ટ્રીકલ સિગ્નલ વોલ્ટેજ અથવા કરંટ હોય તો આદર્શ રીતે અહીં સીધી લાઈન હોવી જોઈએ તે કદાચ 45 ડિગ્રી પર ન હોઈ શકે પરંતુ કંઈક અંશે તે સીધી લાઈન હશે તો આપણને આના જેવું વર્તન મળવું જોઈએ પરંતુ આવું ભાગ્યે જ બને છે અને સામાન્ય રીતે આપણને વિવિધ પ્રકારના વર્તન મળે છે કદાચ અહીં આના જેવું વર્તન મળશે તો આપણે રેન્જ ને ઓળખીએ તે જરૂરી છે અને આપણી પાસે જે રેન્જ હોય તેના આધારે આપણે અમુક પ્રકારનું પીસ વાઈઝ લીનિયરાઈઝેશન અથવા તેના જેવું કંઈક કરવું પડશે તો મારો કહેવાનો મતલબ એ છે કે આ હેતુ માટે માત્ર ટ્રાન્સડ્યુસર પૂરતું નથી આ ટ્રાન્સડ્યુસરનું આઉટપુટ અમુક સર્કિટરીમાંથી પસાર થાય છે જેને આપણે સામાન્ય રીતે લિનિયરાઇઝેશન સર્કિટરી કહીએ છીએ અને આ લિનિયરાઇઝેશન સર્કિટરીમાંથી તે કન્વર્ટર પર જાય છે આ ડેટા કન્વર્ટર છે જેના વિશે આપણે આપણા કોર્સમાં વાત કરીશું તો આટલા સુધી સિગ્નલ એનાલોગ છે તો આ એન્વાયરમેન્ટલ એકસાઇટેશન છે જે ટ્રાન્સડ્યુસરને મળે છે તે કેટલાક એનાલોગ મૂલ્યો પ્રોડ્યુસ કરે છે આ એનાલોગ મૂલ્ય લીનિયરાઇઝ્ડ છે અને પછી આપણે અહીં કેટલાક લીનિયરાઇઝ્ડ એનાલોગ મૂલ્યો મેળવીએ છીએ પરંતુ આ પણ એનાલોગ છે તો આખરે તે ડેટા કન્વર્ટર પર જાય છે અને અહીં તમે જે મેળવો છો તે ડિજીટલ કવાન્ટીટી છે તો આ ડિજીટલ કવાન્ટીટી પર માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ દ્વારા પ્રોસેસ કરી શકાય છે તો આપણી ચર્ચાનો ભાગ આની આસપાસ છે તો આપણે આ લિનિયરાઇઝેશન સર્કિટરી વિશે વાત કરતા નથી તે તમે કોઈ એનાલોગ ઇલેક્ટ્રોનિકના કોર્સમાં શોધી શકો છો આપણે તેમાં વિગતમાં જઈશું નહીં તો આપણે ધારીએ છીએ કે આ લીનિયરાઇઝ્ડ ઈલેક્ટ્રીકલ સિગ્નલના મૂલ્યો ઉપલબ્ધ છે અને પછી આપણે તેને એનાલોગ કવાન્ટીટીમાંથી ડિજીટલ કવાન્ટીટીમાં રૂપાંતરીત કરવા જઈ રહ્યા છીએ તો આ કરવા માટે મોટે ભાગે જે ઉપકરણ ઉપયોગમાં લેવાય છે તેને એનાલોગ ટુ ડિજીટલ કન્વર્ટર અથવા ADC તરીકે ઓળખવામાં આવે છે ADC એ n બીટ રીઝોલ્યુશન ધરાવે છે અને તેની સ્ટેપ સાઇઝ 12n છે તો ધારો કે જો હું એમ કહું કે ટ્રાન્સડ્યુસર અમુક વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે હવે તે ડિજીટલમાં કન્વર્ટ કરે તે વોલ્ટેજમાં શું તફાવત છે ધારો કે આપણી પાસે 2 V નું કોઈ ઈલેક્ટ્રીકલ સિગ્નલ છે તદનુસાર ધારો કે મારી પાસે આ ઉપકરણ ADC છે તે અમુક આઉટપુટ પ્રોડ્યુસ કરે છે ધારો કે તે 4 બીટ આઉટપુટ 0 1 0 0 પ્રોડ્યુસ કરે છે તેના પછીનું સૌથી નજીકનું આઉટપુટ તે 0 1 0 1 પ્રોડ્યુસ કરે છે અહીં માત્ર એક LSB માં ફેરફાર થાય છે હવે કેટલા વોલ્ટેજના ફેરફાર માટે અહીં એક LSB માં ફેરફાર થાય છે તો જો અનુરૂપ આગામી વોલ્ટેજ 2 2 V છે જયાં 2 V માટે આઉટપુટ આ છે અને 2 2 V માટે આઉટપુટ આ છે તો હું કહી શકું છું કે અહીં 0 2 V નું રીઝોલ્યુશન છે 2 V ના ફેરફારને અનુભવી શકે છે અને તેને એક અલગ ડિજીટલ મૂલ્યમાં રૂપાંતરીત કરી શકે છે તો સામાન્ય રીતે હું કહી શકું છું કે જો તમારી પાસે અહીં વોલ્ટેજની જે કુલ રેન્જ V છે અને આઉટપુટની કુલ સંખ્યા ધારો કે આ ADC n બીટ આઉટપુટ પ્રોડ્યુસ કરી રહ્યું છે તો તમે સમજી શકો છો કે 2n જેટલા અલગ મૂલ્યોને પ્રોડ્યુસ કરી શકે છે તો આ 2n મૂલ્યો એ 2n અલગ વોલ્ટેજ સ્તરોને અનુરૂપ હશે તેથી હું આને V2n કહી શકું છું તો આને આ ADC ના રીઝોલ્યુશન તરીકે લઈ શકાય છે કારણકે આદર્શ રીતે આ સમગ્ર રેન્જ સમાનરૂપે વિભાજિત છે તો એવું નથી કે જો V5 V હોય ત્યારે 0 થી 1 V માટે તે નજીકના મૂલ્યો પ્રોડ્યુસ કરે અને 4 થી 5 V માટે તે દૂરના મૂલ્યો પ્રોડ્યુસ કરે છે તો LSB બદલવા માટે જરૂરી ઇનપુટ વોલ્ટેજમાં અનુરૂપ ફેરફાર વોલ્ટેજના મૂલ્યોની વિવિધ રેન્જમાં અલગ હોય તો તે પરિસ્થિતિ યોગ્ય નથી કારણકે આ કન્વર્ઝન વિશ્વાસપાત્ર નથી તો આદર્શ રીતે હું એવી સિસ્ટમ ઈચ્છું છું કે જ્યાં આ રેન્જ સમાન હોય તો તેમાંના દરેકને રેન્જની અંદર યોગ્ય મૂલ્યોમાં રૂપાંતરીત કરવામાં આવે છે તો ADC માં n બીટ રીઝોલ્યુશન હોય છે અને આ n બીટ રીઝોલ્યુશન 12n સ્ટેપ સાઇઝ ધરાવે છે અને અહીં એક કન્વર્ઝન સમય નામની કવાન્ટીટી છે જે કન્વર્ઝન થવા માટે લાગતો જરૂરી સમય છે તો એવું નથી કે એનાલોગ મૂલ્ય સતત બદલાય અને આ ADC એ એનાલોગ મૂલ્યને તે જ દરે અનુસરે સમયનો સંદર્ભ લો 0927 એવું કદાચ ન થાય તો સામાન્ય રીતે આ ઉપકરણો કન્વર્ઝન કરવા માટે થોડો સમય લે છે અને ADC ના વિવિધ પ્રકારો છે તો આપણી પાસે સક્સેસીવ અપ્રોક્સીમેશન પ્રકારનું ADC છે જેમાં બીટ્સ એક પછી એક બદલાતા જાય છે પહેલા તેમાં LSB બદલાય છે અને પછી તે પરિણામી મૂલ્યને અનુરૂપ એનાલોગ મૂલ્ય સાથે સરખાવે છે અને જો તે પર્યાપ્ત ન હોય તો તે ફરીથી આગામી બીટ બદલશે અને તે આ પ્રમાણે કરશે તો આપણી પાસે આ સક્સેસીવ અપ્રોક્સીમેશન પ્રકારનું ADC છે અને ફ્લેશ પ્રકારનું ADC છે જયાં કન્વર્ઝન સમાંતર રીતે કરવામાં આવે છે તો તમામ બીટ્સ સંભવિત મૂલ્યો માટે સમાંતર રીતે તપાસવામાં આવે છે તો આ રીતે આપણી પાસે અલગ પ્રકારના ADC છે તો તે દરેક માટે રૂપાંતરનો સમય અલગ હશે તો અહીં એક ADC 0804 નું ઉદાહરણ છે તેમાં સંખ્યાબંધ પિન છે તો આપણે આ પિન ના નામ અને તેના અર્થ વિશે આગળની સ્લાઈડ્સમાં જોઈશું તો અહીં 8 બીટ રીઝોલ્યુશન છે તો અહીં n8 બીટ છે તો જો તમે આ રેખાકૃતિમાં જુઓ તો તમે જોઈ શકો છો કે અહીં DB 0 થી DB 7 એમ કુલ 8 ADC આઉટપુટ છે તો આ 8 બીટનું આઉટપુટ પ્રોડ્યુસ કરી શકે છે તો n8 છે અને તેથી આને 8 બીટનું રીઝોલ્યુશન કહેવામાં આવે છે તો આપણી પાસે આ 8 બીટનું રીઝોલ્યુશન છે અને અહીં ડિફરેન્શિયલ એનાલોગ વોલ્ટેજ ઇનપુટ્સ છે તો આપણી પાસે અહીં એનાલોગ ઇનપુટ વોલ્ટેજ VIN અને VIN છે આ ડિફરેન્શિયલ વોલ્ટેજ ઉપયોગી છે કારણકે તેનાથી આપણને જે ઇનપુટ મળે છે તેમાં ઓછી ભૂલ હશે જો તમે ગ્રાઉન્ડ ના સંદર્ભમાં માત્ર એક જ ઇનપુટ VIN આપતા હોવ તો તેમાં એરર ની શક્યતા વધુ હશે જેમ કે જો ત્યાં કોઈ એરર હોય તો બંનેને સમાન રીતે અસર કરે છે કારણકે આ પિન એકબીજાની ખૂબ જ નજીક છે જો તેમાં કોઈ ઈલેક્ટ્રોમેગ્નેટીક ઇન્ટરફેરેન્સ અથવા એવું કંઈક હોય જે પિન નંબર 6 ને અસર કરે છે તો પિન નંબર 7 પર પણ અસર થવાની ઘણી સંભાવના છે તો ઇનપુટને 6 7 તરીકે લેવામાં આવે છે પરિણામે નોઈઝ કેન્સલ કરશે તેથી કોઈ કોમન મોડ નોઇઝ રહેશે નહિ તો ડિફરેન્શિયલ ઇનપુટ રાખવાનો આ હેતુ છે પછી છે 0 થી 5 ઇનપુટ વોલ્ટેજ રેન્જ તો જેમ કે હું કહી રહ્યો હતો કે આ ઇનપુટ્સની સિરીઝ છે જેને આ ADC એનાલોગથી ડિજીટલમાં કન્વર્ટ કરી શકે છે તો એનાલોગ સિગ્નલનું મૂલ્ય 0 થી 5 V ની રેન્જમાં હોઈ શકે છે પછી અહીં નો ઝીરો એડજસ્ટમેન્ટ છે કેટલાક ADC હોય છે જયાં ઝીરો એડજસ્ટમેન્ટ નામની એક પિન હોય છે જેમાં તમે 0 V ઇનપુટ તરીકે આપો તો અનુરૂપ આઉટપુટ તરીકે 0 V ની અપેક્ષા રાખી શકો છો તો આ બાબત માટે તમારી પાસે 0 એ ન્યૂનતમ સંભવિત રેન્જનું મૂલ્ય છે તો જો તમે 0 ઇનપુટ આપો તો આઉટપુટ 0 હોવું જોઈએ જો એમ ન થાય તો ત્યાં કોઈ સમસ્યા હશે તો આવા કેસ માટે આ ઝીરો એડજસ્ટમેન્ટ સુવિધા હોય છે પછી ત્યાં બિલ્ટ ઇન ક્લોક જનરેટર છે કારણકે જ્યારે આ ADC કામ કરે છે ત્યારે તેને ક્લોક સિગ્નલ ની જરૂર પડે છે કેટલાક ADC માં બિલ્ટ ઇન ક્લોક જનરેટર સર્કિટરી હોય છે કારણકે જ્યારે ADC ઓપરેટ કરે ત્યારે તેને ક્લોક સિગ્નલની જરૂર પડે છે તો કેટલાક ADC માટે બિલ્ટ ઇન ક્લોક સર્કિટરી બનાવવામાં આવી છે જે તેને ફીડ કરી શકે છે અથવા તમારી પાસે કેટલાક એવા ADC હોઈ શકે જેમાં આપણે ક્લોક બહારથી કનેક્ટ કરવાની હોય છે જેમ કે ક્લોક માઇક્રોકન્ટ્રોલરમાંથી આવતી હોઈ શકે છે અથવા કોઈ 555 ટાઈમર જેવી સર્કિટરીમાંથી આવતી હોઈ શકે છે જેમાંથી ક્લોક જનરેટ થાય છે અને તેમાં ફિટ થઈ શકે છે પછી VREF2 પરના વોલ્ટેજથી નાના ઇનપુટ વોલ્ટેજ સ્પાન્સ ને 8 બીટ રીઝોલ્યુશનમાં કન્વર્ટ કરવા માટે બાહ્ય રીતે એડજસ્ટ કરી શકાય છે તો આ પિન VREF2 છે તો જો તમારી ઇનપુટ વોલ્ટેજ રેન્જ 0 થી 5 V ની રેન્જમાં ન હોય અથવા તેનાથી કંઈક ઓછી હોય તો તમે અહીં અમુક વેલ્યુ કનેક્ટ કરી શકો છો જેના દ્વારા તમે કહી શકો છો કે મારું ઇનપુટ તે રેન્જમાં નથી તે તેના કરતાં ઓછું હશે તે રીતે તે સેટ કરી શકાય તો આ કિસ્સામાં આપણી પાસે જે મહત્વપૂર્ણ પિન છે તેમાં પ્રથમ CS છે જે ચિપ સિલેક્ટ પિન છે તો ચિપ સિલેક્ટ એ એક્ટીવ લો પિન છે અને તેનો ઉપયોગ ADC ને સક્રિય કરવા માટે થાય છે તો અન્ય કોઈ પણ ઉપકરણની જેમ કે આપણે તેને માઇક્રોકન્ટ્રોલર સાથે જોડીએ તો ત્યાં એક ચિપ સિલેક્ટ લાઇન હોવી જોઈએ કારણકે ADC તરફથી આ ડેટાબસ લાઇન આ માઇક્રોકન્ટ્રોલરની ડેટાબસને પણ ચલાવશે જેની સાથે અન્ય ઉપકરણો પણ જોડાયેલા હશે તો આ ADC ને પસંદ કરવા માટે ચિપ સિલેક્ટ લાઇન લો થવી જોઈએ પછી ત્યાં એક રીડ પિન RD છે તે ઇનપુટ પિન છે અને તે એક્ટીવ લો છે તો ADC એનાલોગ ડેટાના રૂપાંતર પછી પરિણામને આંતરિક રજીસ્ટર માં સંગ્રહિત કરશે અને આ પિન ADC માંથી ડેટા મેળવવામાં મદદ કરશે તો તમે એનાલોગ વોલ્ટેજ એપ્લાય કરો છો અને ADC ને કહો છો કે તેને કન્વર્ટ કરે તો તે મૂલ્યને કન્વર્ટ કરશે પરંતુ તે તેને તરત જ ડેટાબસ પર મૂકશે નહીં તો તે કોઈ આંતરિક રજીસ્ટરમાં મૂલ્યને હોલ્ડ કરશે તો ડેટાબસ પર રજીસ્ટરમાંથી વેલ્યુને રીડ કરવા માટે જે જરૂરી છે કે તમારે આ રીડ બાર પિનને લો કરવી પડે જેથી કરીને તમને ડેટાબસ પર તે રજીસ્ટરની વેલ્યુ મળે તો જ્યારે CS0 હોય અથવા તો CS એક્ટીવ થાય ત્યારે રીડ પિનને હાય ટૂ લો પલ્સ આપવામાં આવે છે અને પછી પિન D0 થી D7 પર ડિજીટલ આઉટપુટ આવશે તો આ રીડ લાઈન છે તેને હાય ટૂ લો પલ્સ જરૂરી છે આ લો ફોલીંગ એડજ ટ્રીગર્ડ ઓપરેશન છે પછી બીજી પિન છે WR આ પણ એક ઇનપુટ પિન અને એક્ટિવ લો છે અને આ કન્વર્ઝન પ્રક્રિયા શરૂ કરે છે તો કેટલાક પ્રોસેસરમાં કેટલાક ADC માં એક બીજી પિન હોય છે સ્ટાર્ટ કન્વર્ઝન અથવા SC તો આ ADC માં તમારી પાસે કોઈ અલગ સ્ટાર્ટ કન્વર્ઝન લાઇન નથી તો આપણી પાસે આ રાઇટ લાઇન છે તો જ્યારે આપણે આ રાઇટ પિન પર લો ટૂ હાય ટ્રાન્ઝીશન કરીશું તો આ ADC કન્વર્ટ કરવાનું શરૂ કરશે કારણકે એક વાર ડેટા આવ્યા પછી એનાલોગ સિગ્નલ આવી ગયા પછી આ માઇક્રોકન્ટ્રોલર ADC ને કન્વર્ઝન શરૂ કરવાનું કહેશે અન્યથા એનાલોગ લાઇન પર આવતા તમામ મૂલ્યોને કન્વર્ટ કરવાનો કોઈ અર્થ નથી તો એનાલોગ લાઇન સતત તેનું મૂલ્ય બદલશે કારણકે તે પર્યાવરણમાંથી આવે છે તેથી તે સતત તેનું મૂલ્ય બદલી શકે છે તો માઇક્રોકંટ્રોલરને તે તમામ રૂપાંતરીત મૂલ્યો મેળવવામાં રસ ન હોઈ શકે તો જ્યારે પણ એવું લાગે કે મને અનુરૂપ ડિજીટલ આઉટપુટ મળવું જોઈએ તો તેણે આ સ્ટાર્ટ કન્વર્ઝન સિગ્નલ અથવા રાઈટ સિગ્નલ સેટ કરવું જોઈએ અને CS 0 સાથે તેના પર લો ટૂ હાય ટ્રાન્ઝીશન આપવું જોઈએ પછી ADC કન્વર્ઝન પ્રક્રિયા શરૂ થશે પછી આપણી પાસે ક્લોક ઈન છે તો જો તમારી પાસે બાહ્ય ક્લોક સોર્સ છે તો પછી તમે આ ક્લોકને લાઇનની નજીક જોડી શકો છો તો આ બાહ્ય ક્લોક સોર્સ તરીકે કાર્ય કરશે જેમ મેં કહ્યું હતું કે આ 0804 ને આંતરિક ક્લોક સોર્સ પણ છે તો જો તમને લાગે કે હું બાહ્ય ક્લોક સાથે કામ કરીશ તો તમે તે કરી શકો છો પછી અહીં એક INTR પિન છે તો જે આઉટપુટ પિન છે અને એક્ટીવ લો છે જ્યારે કન્વર્ઝન સમાપ્ત થશે ત્યારે આ પિન લો જશે તો જ્યારે તમે આ પરિસ્થિતિ વિશે વિચારો જેમ કે તમે એક ADC ને માઇક્રોકન્ટ્રોલર સાથે કનેક્ટ કર્યું છે અને માઇક્રોકન્ટ્રોલરે અહીં CS અને WR સિગ્નલ આપ્યું છે અને WR પર લો ટૂ હાય ટ્રાન્ઝીશન આપ્યું છે જેથી તે કન્વર્ટ થવાનું શરૂ કરે હવે ADC ના પ્રકાર પર આધાર રાખીને કન્વર્ઝન થવામાં થોડો સમય લાગશે તો તે સમયગાળામાં માઇક્રોકન્ટ્રોલર શું કરે છે તો એક શક્યતા એ છે કે માઇક્રોકન્ટ્રોલર સતત તપાસ કરતું રહેશે કે કન્વર્ઝન પૂરું થયું છે કે નહીં અને બીજી શક્યતા એ છે કે માઇક્રોકન્ટ્રોલર કોઈ અન્ય કામ કરશે અને જ્યારે ADC નું કામ પૂર્ણ થાય છે ત્યારે તે માઇક્રોકન્ટ્રોલરને INTR સિગ્નલ આપશે અને આ ઇન્ટરપ્ટ સિગ્નલ માઇક્રોકન્ટ્રોલરને કહેશે કે કન્વર્ઝન સમાપ્ત થઈ ગયું છે તદનુસાર 8051 સાથે આ ચોક્કસ લાઇન જોડાયેલ હોઈ શકે છે તો તે INT 0 અથવા INT 1 પિન સાથે જોડાયેલ હોઈ શકે છે અને તે મુજબ તે અનુરૂપ ISR પર જમ્પ કરશે તે ISR માં આપણે આ RD લાઇનને એક્ટીવ કરી શકીએ અને તે મુજબ આપણે આ રૂપાંતરીત મૂલ્યનું કન્ટેન્ટ મેળવી શકીએ અહીં આ અન્ય પિન છે Vin અને Vin તેઓ એનાલોગ ઇનપુટ છે તે ડિફરેન્શિયલ ઇનપુટ છે તો સરળ કેસમાં તમે ફક્ત કનેક્ટ કરો તો Vin ગ્રાઉન્ડ સાથે જોડાયેલ હોય છે અને Vin એ સિગ્નલ લાઇન છે પછી અહીં એનાલોગ ગ્રાઉન્ડ પિન છે જે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને અહીં Vref 2 પિન છે જે રેફરેન્સ વોલ્ટેજ સેટ કરવા માટે વપરાય છે ડિફોલ્ટ રેફરન્સ વોલ્ટેજ 5 V હોય છે જ્યારે Vref 2 પિન કનેક્ટ થયેલ ન હોય જો તમે તેને ઓપન રાખો તો રેફરન્સ વોલ્ટેજ 5 V હશે અને જો તે કનેક્ટ થાય તો રેફરન્સ વોલ્ટેજ 2 5 V થઈ જશે તો આ મુજબ આ પિનનો ઉપયોગ કરીને સ્ટેપ સાઈઝ ઘટાડી શકાય છે તો 0 થી 5 V ને કન્વર્ટ કરવાને બદલે જો તમે 0 થી 2 5 V ની રેન્જને કન્વર્ટ કરી રહ્યાં હોવ તો શું થશે આ એ જ 8 બીટ ADC છે અને તમે સમાન 256 સ્તરના ઇનપુટ્સ ડિજીટલ મૂલ્યોમાં રૂપાંતરીત કરી રહ્યાં છો તો જો રેન્જ ઓછી હોય તેનો અર્થ એ કે રીઝોલ્યુશન વધારે હશે કારણકે હવે તમારી પાસે એનાલોગ વોલ્ટેજમાં ઓછા રેફરેન્સ છે જે LSB માં ફેરફાર કરશે તો આપણી પાસે આ Vref 2 પિન છે પછી ત્યાં એક ડિજીટલ ગ્રાઉન્ડ પિન DGND છે જે પણ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને આ D0 થી D7 આઉટપુટ ડેટા બીટ્સ છે પછી આપણી પાસે ક્લોક R પિન છે જે ક્લોકને રિસેટ કરવા માટે છે અને આ VCC પાવર સપ્લાય છે જે ADC માટે પાવર સપ્લાય છે તો આ ADC માટે આપણી પાસે રહેલી મહત્વપૂર્ણ પિન્સ છે તો આ એક સ્કીમેટીક ડાયાગ્રામ છે જેમાં આપણે એક 8051 ચિપને આ ADC 0804 સાથે જોડી છે આ કેસમાં આ પોર્ટ નો ઉપયોગ ડેટા મેળવવા માટે કરવામાં આવ્યો છે તો આ પોર્ટ 1 આ LSB સાથે જોડાયેલ છે D0 એ P1 0 સાથે જોડાયેલ છે અને આ D7 એ P1 7 સાથે જોડાયેલ છે પોર્ટ 3 નો ઉપયોગ ચિપ સિલેક્ટ રીડ રાઇટ અને ઇન્ટરપ્ટ જેવા અન્ય સિગ્નલો ડ્રાઇવ કરવા માટે કરવામાં આવ્યો છે તો આ ઓપરેશન માટે આપવામાં આવેલ સિગ્નલો છે અને અન્ય મૂલ્યો જેમ કે આ Vin અહીં જોડાયેલ છે આ માઇક્રોકન્ટ્રોલરમાં ઇનપુટ આ ADC સાથે જોડાયેલ આ 10k ના પોટેન્શિયોમીટર દ્વારા જોડાયેલ છે જેથી કરીને આપણે ADC ને વિવિધ એનાલોગ ઇનપુટ મૂલ્યો આપવા માટે આ પોટની સ્થિતિ બદલી શકીએ અને આ ADC તે મુજબ મૂલ્યને રૂપાંતરીત કરશે આ Vin અને આ એનાલોગ ગ્રાઉન્ડને શોર્ટ કરવામાં આવ્યા છે અને આપણે અહીં એક રેઝિસ્ટન્સ અને કેપેસિટરને જોડવાના છે આ ક્લોક જનરેશન સર્કિટરી માટે જરૂરી છે તો આંતરિક રીતે તે ક્લોક જનરેટ કરશે તો આ સર્કિટરી તે કરશે Vref 2 કનેક્ટેડ નથી અને સપ્લાય વોલ્ટેજ 5 V છે આ ADC 0804 IC ની બાજુએ છે આ 8051 બાજુએ મેં પહેલા જ કહ્યું કે પોર્ટ 1 નો ઉપયોગ ડેટા બીટ લાઇન મેળવવા માટે થાય છે પોર્ટ 3 નો ઉપયોગ કંટ્રોલ સિગ્નલ્સ આપવા માટે થાય છે અને પોર્ટ 0 માં આપણે ઘણી LED જોડેલ છે તો અહીં જે પણ ડિજીટલ વેલ્યુ મેળવવામાં આવશે તે પોર્ટ 0 પર મૂકવામાં આવશે જેથી કરીને પોર્ટ 0 પર તમે અનુરૂપ બીટ પેટર્ન ને ચમકતી જોઈ શકશો તો અહીં આ કરવામાં આવે છે તો આ ઇન્ટરફેસિંગ સર્કિટરી છે હવે પ્રોગ્રામનું માળખું કંઈક આના જેવું હશે ORG 00H એટલે કે પ્રોગ્રામ 00H લોકેશનથી કમ્પાઈલ કરવામાં આવશે તો સૌ પ્રથમ આ P1 ને ઇનપુટ મોડ માં મૂકવું પડશે જો તમે આ પોર્ટમાં જુઓ તો P1 એ D0 થી D7 સુધી ઇનપુટ તરીકે જોડાયેલ છે તો P1 ને ઇનપુટ પોર્ટ તરીકે કન્ફીગર કરવું પડશે તો અહીં આ થઈ ગયું છે પછી આપણે આ ચિપ સિલેક્ટ લાઈન પસંદ કરીશું અને તેને 0 ની બરાબર કરીશું 7 ને ક્લિયર કરશે તો આ CS લાઇનને 0 ની કરશે પછી SETB P 3 6 છે તો આ રીડ લાઈન હાય બનાવશે અને ક્લિયર P3 5 રાઈટ લાઈનને લો બનાવશે પછી આપણે SETB 3 5 લખીએ છીએ તો આ કન્વર્ઝન શરુ કરવા માટે રાઈટને હાય પલ્સ આપશે તો આ રીડ લાઈન અત્યારે સેટ થવી જોઈએ નહીં કારણકે ADC ના કન્ટેન્ટને રીડ કરવા માટે રીડ લાઈન પર હાય ટૂ લો ટ્રાન્ઝીશન ની જરૂર પડશે પરંતુ કન્વર્ઝન શરૂ કરવા માટે આપણે રાઈટ લાઇન પર આ WR ને લો ટૂ હાય પલ્સ આપવા પડશે તો તે અહીં આ P3 5 ને ક્લિયર કરીને અને પછી P3 5 ને સેટ કરીને કરવામાં આવે છે પછી આપણે INTR 0 ની બરાબર થાય ત્યાં સુધી રાહ જોઈશું તો અહીં આપણે આ JB P3 4 WAIT લખેલ છે તો જો તમે આ ડાયાગ્રામમાં જુઓ તો P3 4 એ INTR સાથે જોડાયેલ છે તેને ઇન્ટરપ્ટ તરીકે પ્રોગ્રામ કરી શકાય છે પરંતુ આ સેમ્પલ પ્રોગ્રામમાં આપણે તે કર્યું નથી તો આપણે ફક્ત આ બીઝી લૂપ પર જ્યાં સુધી INTR 0 ની બરાબર ન થાય ત્યાં સુધી WAIT કરી રહ્યા છીએ તો એક વાર INTR 0 થઈ જાય તે પછી આગળના સ્ટેટમેન્ટ જોવાશે પછી P3 7 ક્લિયર થશે તો આ ફરીથી કરવામાં આવે છે તો આપણે પહેલાથી જ P3 7 ક્લિયર કરી દીધુ છે આ વધારાની સાવચેતી માટે છે તો આપણે ક્લિયર P3 7 દ્વારા CS બીટને ક્લિયર કરી રહ્યા છીએ પછી આપણે P3 6 ક્લિયર કરીએ છીએ જેથી રીડ લાઇન પર હાય ટૂ લો પલ્સ મળે તો રીડ લાઇન અગાઉ SETB 3 6 દ્વારા હાય પર સેટ કરવામાં આવી હતી પરંતુ અહીં તેને ક્લિયર કરવામાં આવે છે તો આપણને RD લાઇન પર હાય ટૂ લો પલ્સ મળે છે તે પછી ડેટાબસ પર ડેટા ઉપલબ્ધ થાય છે તો ADC ની D0 થી D7 લાઈનમાં રૂપાંતરીત મૂલ્ય હશે તો મારે પોર્ટ P1 પર રીડ કરવું પડશે તો તે અહીં થાય છે હવે અહીં MOV AP1 લખેલ છે જેનાથી ડિજીટલ ડેટા એક્યુમ્યુલેટર માં આવશે હવે આપણે તેને ડિસ્પ્લે કરવા માંગીએ છીએ જે રીતે આ LED જોડાયેલ છે જો P1 0 એ 1 ની બરાબર હોય તો આ LED ને ગ્લો કરવા માટે મારે અહીં 0 મૂકવો પડશે તે જ રીતે જો આ બીટ 0 હોય અને મારે આ LED ને ગ્લો ન થવા દેવી હોય તો તે મુજબ મારે આ પોઇન્ટ પર 1 મૂકવું જોઈએ તો આ રીતે તમે જોશો કે અનુરૂપ પેટર્ન મેળવવા માટે મારે અહીંથી રીડ થયેલ વેલ્યુનું કોમ્પ્લીમેન્ટ પોર્ટ 0 પર મૂકવુ પડે તો આ અહીં કરવામાં આવ્યું છે તો પોર્ટ P1 નું કન્ટેન્ટ એક્યુમ્યુલેટર A માં મેળવ્યા પછી આપણે A નું કોમ્પ્લીમેન્ટ કરી રહ્યા છીએ અને તેનાથી A ના તમામ બીટ્સનું કોમ્પ્લીમેન્ટ બનશે અને પછી MOV P0A છે જે LED માટે ડેટા આઉટપુટને P0 પર ખસેડે છે તો પેટર્ન P0 પર જશે અને પછી SJMP MAIN છે તો ફરીથી એ MAIN પર જશે તો ફરીથી આ રીડ લાઇન હાય થશે આ સમય સુધીમાં ADC પાસેથી આગળના ડેટાના સેમ્પલ માટે તૈયાર છીએ તેથી મારે ADC ને રાઈટ સિગ્નલ આપવું જોઈએ તો તે અહીં આપેલ છે અને રાઈટ લાઇનને લો ટૂ હાય પલ્સ આપવામાં આવે છે અને પછી તે ફરીથી કન્વર્ઝન શરુ કરશે તો આ પ્રક્રિયા આમ ચાલું રહે છે તો કેટલાક કેસમાં આપણી પાસે આ INTR સિગ્નલ છે કેટલાક પ્રોસેસરમાં તમેં આ INTR લાઇન જોશો તેને એન્ડ ઓફ કન્વર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઘણા કેસમાં આ પિનને EOC અથવા એન્ડ ઓફ કન્વર્ઝન લખેલું જોશો અને મેં પહેલા કહ્યું એ મુજબ આ રાઈટ લાઈન એ સ્ટાર્ટ ઓફ કન્વર્ઝન છે તો અહીં આ પ્રકારના કન્વેનશન્સ છે જો તમે કોઈ અલગ ADC જોશો તો કદાચ આ પિનના નામો થોડા અલગ હોઈ શકે તો આ રીતે તમે ADC ને તેની સાથે જોડી શકો છો તો આ ADC એ એક સિંગલ ચેનલ ADC છે તો અહીં એક જ ચેનલ છે જેના પર તમે આ Vin ઇનપુટ ફીડ કરી રહ્યા છો અને આ તેને કન્વર્ટ કરી રહ્યું છે તો 0808 જેવા અમુક ADC માં વધુ સંખ્યામાં એનાલોગ ચેનલો હશે તો આ પ્રકારની ચિપમાં સિંગલ એનાલોગ ચેનલના બદલે ઘણી બધી એનાલોગ ચેનલો હશે તો તેમાં આવી 4 એનાલોગ ચેનલો હોઈ શકે છે તેઓને AN1 થી AN4 નામ આપવામાં આવ્યું છે અને પછી માઇક્રોકન્ટ્રોલરમાંથી કેટલીક અનુરૂપ સિલેક્ટ લાઇન્સ ની પણ જરૂર પડશે તો તમે આ સિલેક્ટ લાઇન્સ સેટ કરીને કહી શકો છો કે તમે કઈ એનાલોગ ચેનલને કન્વર્ટ કરવા જઈ રહ્યા છો અને તે મુજબ કન્વર્ઝન થશે અને કન્વર્ટેડ વેલ્યુ ડેટાબસ પર ઉપલબ્ધ થશે તો આ રીતે આપણને મલ્ટી ચેનલ ADC મળ્યા છે આને સામાન્ય રીતે મલ્ટી ચેનલ ADC તરીકે ઓળખવામાં આવે છે તો જો આપણી પાસે ડિજીટલ મૂલ્યમાં રૂપાંતરીત કરવા માટે ઘણી એનાલોગ કવાન્ટીટી હોય તો તે તેના માટે ઉપયોગી થઈ શકે છે